નમસ્તે વ્યવહારુ અભિગમ સાથે સેવાઓ માર્કેટિંગના આ વર્ગમાં આપનું સ્વાગત છે અહીં આપણે પાઠ નંબર 26ની ચર્ચા કરીશું જેમાં માંગ અને ક્ષમતાના સંચાલનના બીજા ભાગ પર વાતો કરીશું તેમાં યીલ્ડ મેનેજમેન્ટ એટલે ઉપજઆવક ની જાળવણી તથા વેઈટીંગ લાઈન એટલે પ્રતીક્ષા રેખાની વ્યૂહરચના પર ચર્ચા કરીશું તમે એ સમજ્યા હશો કે સેવા વ્યવસાયમાં માંગ તથા ક્ષમતાની વચ્ચે અસમાનતાઓ હોઈ શકે છે યીલ્ડ મેનેજમેન્ટ આવક વ્યવસ્થાપન એ ક્ષમતાનો ઉપયોગ સેવાનું મૂલ્ય બજારનું વિભાજન તથા નાણાકીય વળતરને સંતુલિત કરવાની એક પદ્ધતિ છે આ પદ્ધતિ આવકને મહત્તમ કરવાનો પ્રયાસ છે જેનું સુત્ર નીચે મુજબ છે યીલ્ડઉપજ વાસ્તવિક આવક સંભવિત આવક સંભવિત આવક એ સંપૂર્ણ ક્ષમતાના ઉત્પાદન તથા ક્ષમતા દીઠ લેવામાં આવતી મહત્તમ કિંમત દ્વારા થાય છે જ્યારે વાસ્તવિક આવક એ વાસ્તવિક ક્ષમતા દીઠ લેવામાં આવેલ મૂલ્ય દ્વારા થાય છે અહીં આપેલ ઉદાહરણ પરથી આ બાબત વિશે વિસ્તૃત ચર્ચા કરીશું 250 બેઠકો વાળા થિયેટરનો દાખલો લઈએ તેમાં એક બેઠક 200 રૂપિયાની મહત્તમ કિંમતે વેચી શકાય જ્યારે થિયેટર 200 રૂપિયાની કિંમતે બેઠક વેચવાનો પ્રયત્ન કરે છે ત્યારે માત્ર 6 બેઠકો જ વેચાય છે બાકીની બેઠકો વેચાણ વગરની રહે છે આ કિસ્સામાં ઉપજ એ વાસ્તવિક આવક ભાગ્યા સંભવિત આવકના સૂત્રથી જ ગણી શકાય છે યીલ્ડઉપજ વાસ્તવિક આવક સંભવિત આવક યીલ્ડઉપજ 100200 40 250200 ત્યારબાદ થિયેટરને ખબર પડી કે તેની તમામ બેઠકો 75 રૂપિયામાં વેચી શકાય છે તે કિસ્સામાં ઉપજની ગણતરી નીચે મુજબ થાય છે યીલ્ડઉપજ 25075 37 250200 હવે જો 200 બેઠકોને 200 રૂપિયામાં વેચીએ અને બાકીની 150 બેઠકોને 75 રૂપિયાના ડિસ્કાઉન્ટ દરે વેચીએ તો ઉપજની ગણતરી નીચે પ્રમાણે થાય છે યીલ્ડઉપજ 10020015075 62 5 250200 આ ઉદાહરણ પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે ઉપજઆવક ને 50 ટકાથી વધારી શકાય છે આવક વધારવા માટે અમુક બેઠકો મહત્તમ કિંમતે અને અન્ય કેટલીક બેઠકો ડિસ્કાઉન્ટ ભાવે વેચી શકાય છે અહીં ગ્રાહકની ખરીદ શક્તિ અનુસાર તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જે ગ્રાહકો વધારે મૂલ્યની બેઠકો ન ખરીદી શકતા હોય તેમને ડિસ્કાઉન્ટ ભાવે બેઠકો વેચી શકાય છે આવી રીતે ઉપજના સંચાલન દ્વારા ક્ષમતાનો ઉપયોગ સેવા મૂલ્ય અને ગ્રાહકોનું વર્ગીકરણ કરીને આવકનું વ્યવસ્થાપન કરી શકાય છે હવે ચર્ચા કરીએ પ્રતીક્ષા વ્યૂહરચનાની Bielen અને Demoulin એ 2007માં સંશોધન પત્રમાં લખ્યું હતું કે જ્યારે ગ્રાહકોને સેવા વિતરણ માટે લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવાની હોય છે ત્યારે તેઓ અસંતુષ્ટ થઈ જાય છે જ્યારે ગ્રાહકો માટે પ્રતિક્ષા કરવાનું લાંબુ અને અસહ્ય બની જાય છે ત્યારે સેવા કંપની ગ્રાહકો ગુમાવી બેસે છે આ પરિસ્થિતિમાં કંપની ચાર પ્રકારની વ્યૂહરચના અપનાવી શકે છે જેના વિશેની ચર્ચા આગામી ફકરામાં કરવામાં આવી છે કાર્યકારી તર્કનો ઉપયોગ જો ગ્રાહકોને રાહ જોવી પડે એ કંપની માટે સામાન્ય બાબત હોય તો સૌ પ્રથમ એ વાતનું વિશ્લેષણ કરવું જરૂરી છે કે સેવા પદ્ધતિની કાર્ય શૈલીના કારણે ગ્રાહકોને જરૂરીયાત કરતા વધારે રાહ જોવી પડે છે અથવા એ માટે નું બીજું કોઈ કારણ છે દાખલા તરીકે ઝેથામલ અને તેમના સહકર્મીઓએ સેવા માર્કેટિંગના પુસ્તકમાં એક ઉદાહરણ આપ્યું છે જ્યારે બેંકને એ બાબતની જાણ થાય કે બેંકની બહાર ગ્રાહકોને લાંબી કતાર છે તો બેંક કમ્પ્યુટર આધારિત વિકસેલ ગ્રાહક માહિતી પ્રણાલીનો ઉપયોગ કરે છે તેના દ્વારા કમ્પ્યુટર ગ્રાહકોની સમસ્યાઓનો વધુ ઝડપથી જવાબ આપી શકે છે ઇલેક્ટ્રોનિક કતાર વ્યવસ્થા વ્યસ્ત સમયગાળા દરમિયાન ભાડે લીધેલ ટેલર્સ મશીન અથવા વૈકલ્પિક સેવા વિતરણની ચેનલો દ્વારા ગ્રાહકોની પ્રતીક્ષાનો સમય ઘટાડી શકાય છે જે સેવા પ્રણાલીમાં ગ્રાહકોની લાંબી કતાર અનિવાર્ય હોય તેમાં નીચે આકૃતિ માં દર્શાવેલ ત્રણ પ્રકારની પ્રતીક્ષા રેખાની રૂપરેખાંકનો નો ઉપયોગ કરી શકાય છે સેવા કંપનીમાં એક સિંગલ કતાર બહુવિધ કતારો અને નંબર કતાર હોઈ શકે અનેકવિધ કતારમાં બહુવિધ સર્વર હોય છે અને બહુવિધ કતારો ચોક્કસ સર્વર સુધી પહોંચવા માટે હોય છે જ્યારે સેવા કંપનીમાં એક જ કતાર હોય છે ત્યારે ગ્રાહક કતારમાંથી નીકળી બીજા સર્વર પર જાય છે જે ચોક્કસ સેવા આપતું જ નથી નંબર કતારમાં ઓટોમેટીક નંબર ડિસ્ચાર્જ બોક્સની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાંથી ગ્રાહકો નંબર લઈને કતારમાં ઉભા રહે છે નંબર લીઘા બાદ ગ્રાહક ફ્લેશ બોર્ડ પર નંબર ફ્લેશ થવાની રાહ જુએ છે અને ત્યારબાદ તે એક ચોક્કસ સર્વરમાં પહોંચે છે અહીં ત્રણ પ્રકારની પ્રતીક્ષા રેખાની રૂપરેખાંકનો પ્રસ્તુત કરેલ છે 2003 મા Zhou અને Soman દ્વારા એક સંશોધન પત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેમાં એ દર્શાવાયું છે કે ગ્રાહકોની કતારમાં રાહ જોવાની સંભાવના એ ગ્રાહકની પાછળ રહેલી કતારની લંબાઈ પર આધાર રાખે છે આરક્ષણની પ્રક્રિયા લાગુ કરવી તમે ટ્રેનના આરક્ષણની પ્રક્રિયા વિષે જાણતા હશો જ્યારે સેવા કંપનીને એવી શંકા હોય કે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવતી ટિકિટના કારણે અથવા ફ્લાઇટ તેની સંપૂર્ણ ક્ષમતા કરતા ઓછી ક્ષમતા સાથે ઊડશે તે પરિસ્થિતિમાં કંપની ઓવર બુકિંગનો આશરો લઇ શકે છે ઓવરબુકિંગ ની બાબતમાં ઓવરબુક કરાવેલ મુસાફર એ સ્થિતિ જાણતા હોય છે કે જો ફ્લાઈટમાં તેમને સીટ ન મળે તો કંપની તેમને વળતર ચૂકવી દેશે પ્રતીક્ષા કરતા ગ્રાહકને અલગ કરવાની પદ્ધતિ તેમાં સામાન્ય કતાર શિસ્તતા પ્રથમ આવે છે વિવિધતાની અનેકવિધ પદ્ધતિનો ઉપયોગ કરીને બીજા ગ્રાહકોની સરખામણીમાં અન્ય ગ્રાહકોને પ્રાથમિકતા આપીને સેવા પૂરી પાડવામાં આવે છે તેમાં ગ્રાહકોનું મહત્વ શામેલ હોય છે જે ગ્રાહકો સેવા કંપનીને વધારે નફો આપે છે તેઓનુ કંપની માટે મહત્વ વધારે હોય છે અને અલગ કતારનો ઉપયોગ કરીને તેમને સેવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે સેવાની જરૂરિયાત કટોકટી પરિસ્થિતિવાળા દર્દીઓને સામાન્ય દર્દીઓને સરખામણીમાં વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે સેવા વ્યવહારનો સમયગાળો લાંબા સમયગાળા ધરાવતી સેવા વિતરણની સરખામણીમાં ટૂંકા સમયગાળા વાળી સેવાનું વિતરણ પહેલાં કરવામાં આવે છે પ્રિમિયમ સેવા મૂલ્ય જે ગ્રાહકો સેવાની વધારે કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે તેવા ગ્રાહકોને સૌપ્રથમ સેવા પૂરી પાડવામાં આવે છે પ્રતીક્ષા કરવાની પ્રક્રિયાને આનંદદાયક અથવા ઓછી સહનશીલ બનાવી ૧૯૮૫માં David Maister એ એક લેખ લખ્યો હતો તેમાં કતારમાં ઉભા રહેલા વ્યક્તિઓના મનોવિજ્ઞાન અંગેની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી તેમાં પ્રતીક્ષા વિશેના વિવિધ સિદ્ધાંતો સૂચવવામાં આવ્યા હતા તેમાંથી દરેક સેવા સંસ્થા પ્રતીક્ષાને કેવી રીતે આનંદદાયક અથવા ઓછી સહનશીલ બનાવી શકાય તે અંગેની માહિતી લઈ શકે છે એ માટેના સિદ્ધાંતો આ પ્રમાણે છે વ્યસ્ત સમય કરતાં ખાલી સમય વધારે લાંબો અને કંટાળાજનક લાગે છે તેથી જ પ્રતીક્ષા માં રહેલા ગ્રાહકોને સેવાના સહ નિર્માણમાં સામેલ કરો ગ્રાહકોને સેવા પ્રક્રિયાની સરખામણીમાં પ્રી પ્રોસેસમાં વધારે પ્રતિક્ષા કરવી પડતી હોય છે બીજી લાઈન ઝડપથી આગળ વધશે એ પ્રકારની ગ્રાહકોમાં પ્રવર્તી ચિંતાને સેવા કંપનીએ દૂર કરવી જોઈએ અનિશ્ચિત સમયની પ્રતિક્ષા એ નિશ્ચિત સમયની પ્રતિક્ષા કરતાં વધારે લાંબી હોય છે જ્યારે ગ્રાહકોને ખબર નથી હોતી કે તેમને કેટલો સમય પ્રતિક્ષા કરવાની હોય છે તો એ સમયમાં ગ્રાહકો બેચેની અને અસંતુષ્ટતા અનુભવે છે અયોગ્ય અન્યાય પ્રકારની પ્રતિક્ષામાં પ્રમાણમાં લાંબી હોય છે જો સેવા વધારે મૂલ્યવાન હોય તો ગ્રાહક લાંબા સમય સુધી રાહ જોવા તૈયાર હોય છે એકલા રાહ જોવામાં સમય વધારે લાંબો લાગે છે આ વર્ગમાં આપણે માંગ અને પુરવઠાના સંતુલનની વ્યૂહરચનાઓ તથા વ્યવસ્થાપન અંગે ચર્ચા કરી વિવિધ પ્રતીક્ષા સંબંધિત વ્યૂહરચનાઓ કે જેના ઉપયોગથી પ્રતીક્ષાને આનંદદાયક અથવા ઓછામાં ઓછી સહનશીલ બનાવી શકાય તેના પર પણ ચર્ચા કરી આવતા વર્ગમાં સેવા વિતરણ સંબંધિત પાંચમો P વિષે ચર્ચા કરીશું જે છે સેવા સંબંધિત ભૌતિક ગોઠવણનું સંચાલન મને સાંભળવા બદલ આભાર મને આશા છે કે આ વર્ગમાં તમને શીખવા મળ્યું હશે